હાય આ મોડ્યુલમાં આપનું સ્વાગત છે અને આ મોડ્યુલ અમારા વર્ગ 12 માટે છેલ્લું મોડલ છે જે ઓસીલેટર અને અવાજ માટે છે તેથી અત્યાર સુધી આપણે જોયું છે કે ઓસિલેટર શું છે તો ચાલો આપણે ઝડપથી યાદ કરીએ કે ઓસીલેટર શું છે અને કયા પ્રકારના ઓસીલેટર છે અને પછી આપણે ધ્વનિ તરફ જઈશું આ ચોક્કસ કોર્સ માટેનો આ બીજો વર્ગ છે હવે પછીના વર્ગ માં આપણે ડેટા શીટ જોઈશું અને અંતે આપણી પાસે કેટલાક પ્રયોગો પછી પુનરાવર્તન વર્ગ હશે જો તમને યાદ છે કે ઓસિલેટર શું છે તો અમે જાણીએ છીએ કે ઓસિલેટર માટે બે વસ્તુઓની જરૂર છે જેને બરખાઉસેન માપદંડ કહેવામાં આવે છે પહેલું એ છે કે નાનું સિગ્નલ કે જે આઉટપુટ છે જે આઉટપુટમાંથી ઇનપુટ પર પાછા આપવામાં આવે છે તે ઇનપુટ સિગ્નલ અધિકારના સંદર્ભમાં તબક્કામાં હોવું જોઈએ જે પ્રથમ વસ્તુ છે કે જો ઇનપુટ સિગ્નલ 0 ડિગ્રી હોય આઉટપુટ સિગ્નલ જે ફીડબેક નેટવર્ક દ્વારા ઇનપુટને પ્રતિસાદ આપે છે તે પણ 0 ડિગ્રી પર હોવો જોઈએ બીજી શરત એ હતી કે બીટામાં A ના મોડનો મોડ 1 કરતા વધારે અથવા બરાબર હોવો જોઈએ A શું છે A એ ગેઇન છે અને બીટા તમારું ફીડબેક નેટવર્ક છે ઓસિલેટર કે જેનો ઉપયોગ ઓછી આવર્તન પર થઈ શકે છે જ્યારે હું L અને C નો ઉપયોગ કરું છું ત્યારે ઇન્ડક્ટર અને કેપેસીટન્સ એ રીએક્ટન્સ છે અથવા રીએક્ટિવ ઘટકો છે તો અમે ઓસીલેટર બનાવી કરી શકીએ છીએ જે ઉચ્ચ આવૃતિ પર કામ કરી શકે છે આ આપણે જોયું છે પછી આપણે જોયું કે સ્ફટિક ઓસિલેટર શું છે અને કેવા પ્રકારના સ્ફટિક ઓસિલેટરનો ઉપયોગ કરી શકાય છે અમે એ પણ જોયું છે કે આ સ્થિરતા પરિબળ સ્ફટિક ઓસિલેટરને કેવી રીતે અસર કરે છે જો તમે ઝડપથી હાર્ટલી ઓસિલેટર યાદ કરો તો આ યાદ આવશે પછી સ્ટિટિક ઓસિલેટર જોયા અમે UJT ઓસિલેટર અને તેના લાક્ષણિક વળાંકને જોયા છે અવાજ અવાજ એ ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં યાદચ્છિક વધઘટ છે ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં અવાજ મોટા પ્રમાણમાં બદલાય છે કારણ કે તે વિવિધ અસરો દ્વારા ઉત્પન્ન કરી શકાય છે ઇલેક્ટ્રોનિક આકૃતિમાં ધ્વનિ એ એક મૂળભૂત પરિમાણ છે કારણ કે તે સામાન્ય રીતે એકંદરે પ્રણાલીની કામગીરી મર્યાદિત કરે છે હવે ચાલો જોઈએ કે અવાજ શું છે તેથી જ્યારે તમે ધ્વનિ વિશે વાત કરો છો ત્યારે અવાજ એ વિદ્યુત સિગ્નલમાં યાદચ્છિક વધઘટ છે ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં ધ્વનિ મોટા પ્રમાણમાં બદલાય છે કારણ કે તે વિવિધ અસરો દ્વારા ઉત્પન્ન કરી શકાય છે ઇલેક્ટ્રોનિક પ્રણાલીમાં ધ્યાનમાં લેવાતા મૂળભૂત પરિમાણમાં ધ્વનિ તે સામાન્ય રીતે ઉપકરણના પ્રભાવને અકંદરે મર્યાદિત કરે છે તેથી જો સિગ્નલમાં વિકૃતિ હોય તો તે વિદ્યુત સિગ્નલના અવ્યવસ્થિત વધઘટને કારણે હોઈ શકે છે તો જો મને સ્વચ્છ સિગ્નલ જોઈએ તો તમે સિગ્નલ જોશો અને વિદ્યુત સિગ્નલની આ યાદચ્છિક વધઘટ એ બીજું કંઈ નથી પરંતુ તમારો અવાજ કહેવાય બરાબર આ યાદચ્છિક વધઘટને અવાજ કહેવામાં આવે છે અને તે ઘણી જુદી જુદી અસરો દ્વારા ઉત્પન્ન થઈ શકે છે જે આપણે આગળની સ્લાઈડમાં જોઈશું કે તેની ઘણી અસરો શું છે અથવા ઈલેક્ટ્રોનિક પધ્ધતિમાં કેવા પ્રકારના ધ્વનિ થઈ શકે છે તે એક મૂળભૂત પરિમાણ છે જેને ધ્યાનમાં લેવું જોઈએ કારણ કે શુદ્ધ સંકેત મેળવવા માટે આપણે આ અવાજને દૂર કરવો પડશે અમારે સિગ્નલમાં અનિચ્છનીય વધઘટ દૂર કરવી પડશે જેથી અમે જોઈતા સિગ્નલને જાળવી રાખી શકીએ અવાજ અવાજ એ ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં યાદચ્છિક વધઘટ છે ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં અવાજ મોટા પ્રમાણમાં બદલાય છે કારણ કે તે વિવિધ અસરો દ્વારા ઉત્પન્ન કરી શકાય છે ઇલેક્ટ્રોનિક આકૃતિમાં ધ્વનિ એ એક મૂળભૂત પરિમાણ છે કારણ કે તે સામાન્ય રીતે એકંદરે પ્રણાલીની કામગીરી મર્યાદિત કરે છે હવે સામાન્ય રીતે અવાજ પણ કેટલાક ઘટકો દ્વારા બનાવવામાં આવે છે તમે અહીં જુઓ છો કે હેલિકોપ્ટર કારનો અવાજ સાયરન રાઇટ ગિટાર રેડિયો એમ્બ્યુલન્સ રેસિંગ કાર શું યોગ્ય નથી પરંતુ આ ધ્વનિ પ્રદૂષણ માટે આ અનિચ્છનીય કારણ છે જેના કારણે ધ્વનિ પ્રદૂષણ થાય છે તેવી જ રીતે એક વ્યક્તિ માટે અવાજ અન્ય વ્યક્તિ માટે મનોરંજન ન હોઈ શકે જો તમે આ ખાસ ચિત્ર જુઓ છો જે ખૂબ જ સરસ ચિત્ર છે તો તે રેગ્યુલેટર ડોટ કોમ એન્ટરપ્રાઈઝની હતી અને આપણે જોઈએ છીએ કે આ ચોક્કસ રેડિયો જેમાંથી અવાજ આવે છે તે અવાજ માટેનો સંકેત એ આ વ્યક્તિ માટે સંગીત છે જ્યારે તે આ મહિલા માટે અવાજ છે તેથી તમે જુઓ છો અને કોઈ પણ સંજોગોમાં અવાજ ને કોમિક રીતે પણ અલગ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે પરંતુ જ્યારે આપણે ઇલેક્ટ્રોનિક્સ વિશે વાત કરીએ છીએ આપણે ફક્ત એવા અવાજ વિશે વાત નથી કરી રહ્યા જે આપણે સાંભળી શકીએ છીએ પરંતુ અવાજ વિશે વાત કરીએ છીએ જે વિદ્યુત સંકેતોમાં હાજર છે તેથી આ કોઈ ધ્વનિ નથી જે હોર્નનો અવાજ છે અથવા જે હેલિકોપ્ટરનો અવાજ છે અથવા જે અથવા જે કોઈ લાઉડસ્પીકર છે અથવા ખૂબ ઉચ્ચ સંગીત છે પરંતુ આ અવાજ છે જે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં હાજર છે અને જ્યારે આ અવાજ આવે છે ત્યારે આપણે કહીએ કે જો મારી આસપાસ 100 લોકો બોલતા હોય તો તમે સમજી શકશો નહીં કે હું શું બોલી રહ્યો છું તમારે સમજવું પડશે કે કારણ શું છે ધારો કે હું અત્યારે તમને જે કંઈ શીખવી રહ્યો છું તે સિગ્નલ છે અને પછી મારી આસપાસ 100 લોકો છે જેઓ વાત કરી રહ્યા છે તેથી તમારા માટે તેમાંથી સંકેતો મેળવવાનું મુશ્કેલ છે જો હું કહું કે 100 લોકો જે વાત કરી રહ્યા છે તે અવાજ છે અને હું તમને અત્યારે જે શીખવી રહ્યો છું તે છે સિગ્નલ પછી તમારે અવાજમાંથી આ સિગ્નલ મેળવવું પડશે એટલે કે તમારે આ અવાજને ફિલ્ટર કરવો પડશે અને ફક્ત સિગ્નલને પુનઃપ્રાપ્ત કરવું પડશે જેથી તમે તેને બરાબર સાંભળી શકો તેથી આ માત્ર એક ઉદાહરણ છે તેથી જો તમને યાદ હોય કે અમે અગાઉ જે જોયું છે તે અમે સિગ્નલ ટુ નોઈઝ રેશિયોમાં જોયુ છે અને જે અમારો કયો વિષય છે તે સીએમઆરઆર હતો CMRR શું છે CMRR એ સામાન્ય ઢબે અસ્વીકાર ગુણોત્તર છે ઉચ્ચ CMRR સિગ્નલ અવાજ માટે ઉચ્ચ સંકેત ગુણોત્તર ઈલેક્ટ્રોનિક સર્કિટની કામગીરીથી વધુ સારી કામગીરી આપે છે તેથી સૈદ્ધાંતિક રીતે અથવા ઝડપથી જો તમે અવાજ ને વ્યાખ્યાયિત કરવા માંગતા હો તો તમે કહી શકો છો કે અવાજ એ વિદ્યુત સંકેતમાં યાદચ્છિક વધઘટ સિવાય બીજું કંઈ નથી ચાલો હવે જોઈએ કે વિદ્યુત સંકેતો કયા પ્રકારના હોય છે વિદ્યુત સંકેતોમાં કયા પ્રકારના અવાજ હોય છે અવાજ એ કેવળ ત્વરિત મૂલ્ય અનેઅથવા યાદચ્છિક સિગ્નલ છે તરંગની કોઈપણ સમયે આગાહી કરી શકાતી નથી સિગ્નલના કંપનવિસ્તારમાં લગભગ ગૌસીયન ઘનતા કાર્ય સંભાવના છે બાહ્ય અને આંતરિક અવાજ અવાજ કાં તો op Ampમાં આંતરિક રીતે સામાન્ય હોઈ શકે છે બાહ્ય સ્ત્રોતો દ્વારા સંકળાયેલ મોટા ઘટકો અથવા સર્કિટ પર અધ્યાપિત હોય શકે છે બાહ્ય એ અવાજનો સંદર્ભ આપે છે જે સિગ્નલ પર લાગુ કરવામાં આવે છે સર્કિટ અથવા અન્ય માધ્યમ દ્વારા સર્કિટમાં રજૂ કરાયેલ અવાજ જેમ કે પ્રણાલીમાંના નિશાનો અને ઘટકો દ્વારા રચાયેલી એન્ટેના આંતરિક અવાજના પ્રકાર • થર્મલ અવાજ • બદૂંકનો અવાજ • ફ્લિકર અવાજ • વિસ્ફોટનો અવાજ • હિમપ્રપાત અવાજ આમાંના કેટલાક અથવા બધા વોલ્સ એક આકૃતિમાં હાજર હોઈ શકે છે જે સ્પેક્ટ્રમ પધ્ધતિ માટે અવાજ રજૂ કરે છે મોટા ભાગના કિસ્સાઓમાં અસરોને અલગ કરવી શક્ય નથી પરંતુ સામાન્ય કારણો જાણીને તે થઈ શકે છે ચોક્કસ બેન્ડવિડ્થમાં અવાજ ઓછો કરીને ડિઝાઇનને ઑપ્ટિમાઇઝ કરવામાં ડિઝાઇનરને મદદ કરો તેથી જો તમે સ્લાઇડ જુઓ છો તો તમે જોશો કે અવાજ એ સંપૂર્ણપણે યાદચ્છિક સિગ્નલ છે ત્વરિત મૂલ્ય અથવા તરંગના તબક્કાની કોઈપણ સમયે આગાહી કરી શકાતી નથી હવે બાહ્ય આંતરિક અવાજ શું છે તમે બાહ્ય અવાજ આંતરિક અવાજ જુઓ છો તેથી અવાજ કાં તો તેના સંકળાયેલ નિષ્ક્રિય ઘટકોમાંથી op amp માં ટોચ પર આંતરિક રીતે પેદા કરી શકાય છે અથવા બાહ્ય સ્ત્રોતો દ્વારા સર્કિટ દ્વારા અધ્યાપિત કરી શકાય છે તેથી ઓપરેશનલ એમ્પ્લીફાયરમાં પ્રતિકારક ઘટકોની મદદથી અવાજ ઉત્પન્ન કરી શકાય છે અથવા જ્યારે તમે બાહ્ય સ્ત્રોતોનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના સર્કિટની રચના કરો છો ત્યારે તેને અધ્યાપિત કરી શકાય છે બાહ્ય સર્કિટ પર લાગુ થતા સિગ્નલ અથવા અન્ય માધ્યમો દ્વારા સર્કિટમાં દાખલ કરવામાં આવતા અવાજમાં હાજર અવાજનો સંદર્ભ આપે છે જેમ કે ઉપકરણ ગ્રાઉન્ડ પર કરવામાં આવે છે અથવા ઉપકરણમાંના નિશાનો અને ઘટકોમાંથી ઘણા બધા એન્ટેના મેળવે છે તો ચાલો આ અવાજથી આપણે આપણું જીવન મુશ્કેલ ન બનાવીએ તો ધારો કે તમારી પાસે આ સર્કિટ છે તમારી પાસે આ op amp આધારિત સર્કિટ છે તમે ફંક્શન જનરેટરમાંથી સિગ્નલ રજૂ કરી રહ્યાં છો પછી આ સિગ્નલ જે આ બાહ્ય સ્ત્રોતમાંથી ઉત્પન્ન થાય છે તે આ સર્કિટમાં અવાજ રજૂ કરી શકે છે Op amp પોતે ઘણા સંકળાયેલ નિષ્ક્રિય ઘટકો દ્વારા અવાજ પેદા કરે છે પરંતુ બાહ્ય અવાજની સંભાવના છે જે ફંક્શન જનરેટરમાંથી બહાર આવે છે અને ઓપ એમ્પ સાથે રજૂ થાય છે તેથી ત્યાં કંઈક છે જે આપણે કાળજી લેવાની જરૂર છે તે સમજવાની જરૂર છે હવે જ્યારે આપણે આંતરિક અવાજના પ્રકારો વિશે વાત કરીએ છીએ તો ત્યાં ઘણા પ્રકારના આંતરિક અવાજ છે આપણે ફક્ત વ્યાખ્યા સમજીશું અને અવાજ ને સમજવા માટે આપણે માત્ર એક ઉદાહરણ જોઈશું જ્યારે આપણે આંતરિકઅવાજ વિશે વાત કરીએ છીએ ત્યાં થર્મલ અવાજ બંદૂકનો અવાજ ફ્લિકર અવાજ વિસ્ફોટનો અવાજ અને હિમપ્રપાતનો અવાજ બરાબર છે તેથી આમાંના કેટલાક અથવા બધા અવાજ આકૃતિમાં હાજર હોઈ શકે છે જે પ્રણાલી માટે અવાજનું પરિબળ રજૂ કરે છે મોટાભાગના કિસ્સાઓમાં અસરોને અલગ કરવી શક્ય નથી પરંતુ સામાન્ય કારણો જાણવાથી ડિઝાઇનરને ડિઝાઇનને ઑપ્ટિમાઇઝ કરવામાં મદદ મળી શકે છે ચોક્કસ બેન્ડવિડ્થમાં અવાજ ઓછો કરવામાં મદદ મળી શકે છે તેથી ત્યાં કેટલાક એવા છે કે આ બધા અવાજ ઉપકરણમાં હાજર હોઈ શકે છે અને ઉપકરણ પર અવાજની અસરને અલગ કરવાને કારણે થતી અસરને દૂર કરવી શક્ય નથી પરંતુ જો આપણે જાણીએ કે આ અવાજ ઉપકરણમાં સંભવતઃ ઓછામાં ઓછા વ્યાજ દરના બેન્ડમાં હાજર છે તો અમે ફિલ્ટર્સ જોયા છે અને ચાલો કહીએ કે આ બેન્ડ પાસ ફિલ્ટર છે આ અમારી રુચિનું યોગ્ય બેન્ડ છે તેથી ઓછામાં ઓછા આ ચોક્કસ બેન્ડમાં અમે ડિઝાઇનને એવી રીતે ઑપ્ટિમાઇઝ કરી શકીએ છીએ કે અવાજ ન્યૂનતમ હોય તેથી આ ફરી એક ઉદાહરણ છે કે ઓછામાં ઓછું ડિઝાઇનર યોગ્ય રીતે ઓછું કરો જે સર્કિટ ડિઝાઇનર છે તે ડિઝાઇનને ઑપ્ટિમાઇઝ કરી શકે છે જેથી અવાજ ઓછો થાય થર્મલ અવાજ વિદ્યુત વાહકની અંદર ચાર્જ કેરિયર્સ સામાન્ય રીતે ઇલેક્ટ્રોન ની યાદચ્છિક થર્મલ ગતિ દ્વારા ઉત્પન્ન થાય છે તે કોઈપણ લાગુ વોલ્ટેજને ધ્યાનમાં લીધા વિના થાય છે પાવર સ્પેક્ટ્રલ ઘનતા આવર્તન સ્પેક્ટ્રમમાં લગભગ સમાન છે લગભગ સફેદ અવાજ થર્મલ અવાજને કારણે આરએમએસ વોલ્ટેજ જે બેન્ડવિડ્થ Af હર્ટ્ઝ પર પ્રતિકારક R ઓહ્મ માં ઉત્પન્ન થાય છે Vn √4kbTRΔS વિધુતપ્રવાહનો અવાજ તેના પ્રતિકાર અને તાપમાનના પ્રમાણમાં હોય છે પ્રતિકાર મૂલ્યો ઘટાડવાથી થર્મલ અવાજ પણ ઓછો થાય છે તો ચાલો જોઈએ કે અવાજના પ્રકાર શું છે પ્રથમ અવાજ થર્મલ અવાજ છે તેથી આ અવાજ ચાર્જ કેરિયર્સની યાદચ્છિક થર્મલ ગતિ દ્વારા સામાન્ય રીતે વિદ્યુત વાહકની અંદર ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે તે કોઈપણ લાગુ વોલ્ટેજને ધ્યાનમાં લીધા વિના થાય છે જેનો અર્થ છે કે તમે જુઓ છો કે સંપૂર્ણ ગતિ શૂન્ય છે સહેજ ગરમ થવાથી ઇલેક્ટ્રોનની યાદચ્છિક વધઘટ અથવા ગતિ થશે અને જો હું વધુ ગરમી લાગુ કરું તો તે વધુ યાદચ્છિક બની જાય છે તેથી ઈલેક્ટ્રોનની આ યાદચ્છક ગતિ અથવા શુલ્કના કારણે અવાજ ઠીક થશે હવે પાવર ઘનતા લગભગ સફેદ અવાજની આવર્તન સ્પેક્ટ્રમ જેટલી છે થર્મલ અવાજને કારણે RMS વોલ્ટેજ બેન્ડવિડ્થ ડેલ્ટા F પર પ્રતિકાર R પેદા કરે છે તે આ સમીકરણ દ્વારા આપવામાં આવે છે તમારે સમજવું પડશે કે તમારે આ સમીકરણ યાદ રાખવાનું છે અમે આ સમીકરણ નથી મેળવી રહ્યા પરંતુ અંતે તમારે આ સમીકરણ બરાબર યાદ રાખવું પડશે તેથી અવાજ નો વોલ્ટેજ 4 k B T R ના મૂળની નીચે ડેલ્ટા F માં બરાબર છે જ્યાં વિધુતપ્રવાહનો અવાજ તેના પ્રતિકાર અને તાપમાનના પ્રમાણસર હોય છે અને પ્રતિકાર મૂલ્યો ઘટાડવાથી થર્મલ અવાજ પણ ઓછો થાય છે તેથી જ્યારે આપણે થર્મલ અવાજ વિશે વાત કરીએ છીએ ત્યારે તે વાહકોની ગતિ દ્વારા બનાવવામાં આવેલ અવાજ છે બીજું એ છે કે જો આપણે ગરમી વધુ વધારીએ અથવા તાપમાનમાં વધારો કરીએ તો અવાજ વધશે જો પ્રતિકાર મૂલ્ય વધારે છે તો અવાજ વધશે પ્રતિકાર મૂલ્ય ઘટાડવાથી થર્મલ અવાજ પણ ઓછો થશે અને તમારે આ સમીકરણ યાદ રાખવું પડશે થર્મલ અવાજ ઉદાહરણ 1 હર્ટ્ઝની બેન્ડવિડ્થ માટે ઓરડાના તાપમાને થર્મલ અવાજની ગણતરી કરો અવરોધ 50 Ω ઉકેલ આપણે જાણીએ છીએ કે થર્મલ અવાજ વોલ્ટેજ દ્વારા આપવામાં આવે છે V √4KTBR અહીં k બોલ્ટ્ઝમેન અચળાંક 1 3803x1023 તાપમાન T 27°C 300 K બેન્ડવિડ્થ B 1 HZ પ્રતિકાર R 50 Ω તેથી અવાજ વોલ્ટેજ દ્વારા આપવામાં આવે છે V √4 ×1 455 nV જે જરૂરી અવાજ વિદ્યુત્સ્થીતિમાન છે હવે ચાલો થર્મલ અવાજનું ઉદાહરણ જોઈએ તેથી જો મને એવું ઉદાહરણ આપવામાં આવે કે જે 1 હર્ટ્ઝની બેન્ડવિડ્થ અને 50 ઓહ્મના અવરોધ માટે ઓરડાના તાપમાને થર્મલ અવાજની ગણતરી કરો આ અમને આપવામાં આવેલ સમસ્યા છે તો ચાલો જોઈએ કે આપણે તેનો ઉકેલ કેવી રીતે શોધી શકીએ આપણે જાણીએ છીએ કે થર્મલ અવાજ વોલ્ટેજ 4 k B T R ના મૂળની નીચે V બરાબર દ્વારા આપવામાં આવે છે જ્યાં k બોહેમિયન અચળાંક છે T 300 કેલ્વિન છે B 1 હર્ટ્ઝ છે R 50 ઓહ્મ છે આને બરાબર 1 હર્ટ્ઝ આપવામાં આવે છે 50 ઓહ્મ આપવામાં આવે છે આપણે જાણવું જોઈએ કે બોલ્ટ્ઝમેન અચળાંક બરાબર શું છે અને અમે ઓરડાના તાપમાને કહ્યું કે અમે 27 ડિગ્રી ગણીએ છીએ તેથી 300 કેલ્વિન કે જે અવાજનું વોલ્ટેજ હતું તે કંઈ નથી પણ તેના મૂળની હેઠળ સંપૂર્ણ બરાબર છે તમારે આ રીતે લખવા માટે આ પ્રતીકનો ઉપયોગ કરવાની જરૂર નથી જો તમે ફક્ત આ રીતે મૂળ હેઠળ અથવા ફક્ત મૂળની નીચે લખો અને પછી x y z ની કિંમત લખો તો તે ધ્યાનમાં લો કે તે x y z ની સમકક્ષ છે તેથી જ્યારે તમે આ પ્રતીકને અહીં જુઓ છો ત્યારે આ મૂળ હેઠળ છે તેથી 4 ના મૂળની નીચે તેથી k માં 4 છે k એ બોલ્ટ્ઝમેનનું અચળાંક છે કેલ્વિનમાં તાપમાનમાં બેન્ડવિડ્થમાં પ્રતિકાર છે અહીં 4 k બોલ્ટ્ઝમેન અચળાંક તાપમાન બેન્ડવિડ્થ અવરોધ થર્મલ અવાજ ઉદાહરણ 1 હર્ટ્ઝની બેન્ડવિડ્થ માટે ઓરડાના તાપમાને થર્મલ અવાજની ગણતરી કરો અવરોધ 50 Ω ઉકેલ આપણે જાણીએ છીએ કે થર્મલ અવાજ વોલ્ટેજ દ્વારા આપવામાં આવે છે V √4KTBR અહીં k બોલ્ટ્ઝમેન અચળાંક 1 3803x1023 તાપમાન T 27°C 300 K બેન્ડવિડ્થ B 1 HZ પ્રતિકાર R 50 Ω તેથી અવાજ વોલ્ટેજ દ્વારા આપવામાં આવે છે V √4 ×1 455 nV જે જરૂરી અવાજ વિદ્યુત્સ્થીતિમાન છે તેથી જો હું આને લાગુ કરું તો જો હું આ મૂલ્યો લખું તો હું અવાજનો વોલ્ટેજ શોધી શકું છું જે 0 455 છે જે થર્મલ અવાજ છે જે ઉત્પન્ન થાય છે કારણ કે આ ચોક્કસ સમસ્યા બરાબર છે તેથી આ થર્મલ અવાજ નું ઉદાહરણ છે બંદૂકની ગોળીનો અવાજ બંદૂકની ગોળીનો અવાજ નામ સ્કોટકી અવાજનું ટૂંકું છે જેને યાંત્રિક અવાજ પણ કહેવાય છે તે વાહકમાં ચાર્જ કેરિયર્સની ગતિમાં યાદચ્છિક વધઘટને કારણે થાય છે બંદૂકની ગોળીનો અવાજની કેટલીક લાક્ષણિકતાઓ બંદૂકની ગોળીનો અવાજ હંમેશા વર્તમાન પ્રવાહ સાથે સંકળાયેલ છે જ્યારે વર્તમાન પ્રવાહ અટકે છે ત્યારે તે બંધ થાય છે બંદૂકની ગોળીનો અવાજ તાપમાનથી સ્વતંત્ર છે બંદૂકની ગોળીનો અવાજ સ્પેક્ટ્રલી સપાટ હોય છે અથવા તેની એકસમાન પાવર ઘનતા હોય છે એટલે કે જ્યારે આવૃતિ વિરુદ્ધ પ્લોટ કરવામાં આવે છે સતત મૂલ્ય ધરાવે છે બંદૂકની ગોળીનો અવાજ કોઈપણ વાહકમાં હાજર હોય છે હવે ચાલો બંદૂકની ગોળીનો અવાજ બીજો અવાજ જોઈએ તેથી બંદૂકની ગોળીનો અવાજ શું છે તેનું બંદૂકની ગોળીનો અવાજ શોટકી અવાજ છે જેને યાંત્રિક અવાજ પણ કહેવાય છે તેથી બંદૂકની ગોળીનો અવાજ ને શોટકી અવાજ પણ કહેવામાં આવે છે અથવા અવાજ ના ગોળી સ્વરૂપને યાંત્રિક અવાજ પણ કહેવામાં આવે છે તે વાહકમાં કેરિયર ચાર્જ્ડ કેરિયર્સની ગતિમાં યાદચ્છિક વધઘટને કારણે થાય છે તમે જંકશન પર સંભવિત બળ જુઓ છો જો N અને P હોય તો જંકશનમાંથી સંભવિત બળ ચાર્જ કરેલા વાહકોની ગતિમાં યાદચ્છિક વધઘટ હોય તો શું થશે વાહક N માં ચાર્જ કેરિયર્સની આ યાદચ્છિક વધઘટ એ ઇલેક્ટ્રોન છે P છિદ્રો છે તેથી શું થાય છે કે જ્યારે તેમની ગતિમાં યાદચ્છિક વધઘટ થાય છે ત્યારે આ બંદૂકની ગોળીનો અવાજનું કારણ બનશે ગોળીનો અવાજ હંમેશા વર્તમાન પ્રવાહ સાથે સંકળાયેલો હોય છે અને જ્યારે વર્તમાન પ્રવાહ બંધ થાય છે ત્યારે તે બંધ થાય છે તેથી તે થર્મલ અવાજ જેવો નથી કે જ્યારે આપણે કોઈ વર્તમાન શરત લાગુ ન કરીએ ત્યારે પણ તે ત્યાં હોય છે તે માત્ર એક થર્મલ અવાજ છે જે તાપમાનના પ્રમાણમાં પણ હોય છે પરંતુ ગોળીનો અવાજ ત્યારે જ અમલમાં આવે છે જ્યારે પ્રવાહનો પ્રવાહ હોય ગોળીનો અવાજ તાપમાનથી સ્વતંત્ર છે ગોળીનો અવાજ સ્પેક્ટ્રલી સપાટ હોય છે અથવા તેની એકસમાન પાવર ઘનતા હોય છે એટલે કે જ્યારે આવૃતિ વિરુદ્ધ પ્લોટ કરવામાં આવે ત્યારે તેનું મૂલ્ય સ્થિર હોય છે તેથી જ્યારે તમે આવૃતિ સામે ગોળીનો અવાજનું કાવતરું કરો છો ત્યારે તમે જોશો કે તેનું સ્થિર મૂલ્ય બરાબર છે આગળ છે ગોળીનો અવાજ કોઈપણ વાહકમાં હાજર છે બરાબર તેથી તે યાદ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે ફ્લિકર અવાજ ફ્લિકરઅવાજ કોલએફ અવાજ પણ છે તેનું મૂળ ભૌતિકશાસ્ત્રની સૌથી જૂની વણઉકેલાયેલી સમસ્યાઓમાંની એક છે તે બધા સક્રિય અને ઘણા નિષ્ક્રિય ઉપકરણોમાં હાજર છે તે અર્ધવાહકની એરીસ્ટાલિન રચનામાં અપૂર્ણતા સાથે સંબંધિત હોઈ શકે છે કારણ કે વધુ સારી પ્રક્રિયા તેને ઘટાડી શકે છે ફ્લિકર અવાજની કેટલીક લાક્ષણિકતાઓ • જેમ જેમ આવર્તન ઘટે છે તેમ તેમ તે વધે છે તેથી 1f રાખવામાં આવે છે • તે ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં dc પ્રવાહ સાથે સંકળાયેલું છે દરેક ઓક્ટેવ અથવા દાયકા માં સમાન શક્તિ સામગ્રી ધરાવે છે વિસ્ફોટ અવાજ વિસ્ફોટના અવાજમાં બે અથવા વધુ સ્તરો વચ્ચેના અચાનક પગલા જેવા સંક્રમણોનો સમાવેશ થાય છે અર્ધવાહક સામગ્રી અને ભારે આયન પ્રત્યારોપણમાં અપૂર્ણતા સાથે સંબંધિત છે જે તમે જોશો અથવા તમે જોશો કે ત્યાં એક વિસ્ફોટનો અવાજ છે જે સો માઇક્રો વોલ્ટ ઊંચો છે જે મિલિસેકન્ડ સુધી ચાલે છે તમે જુઓ છો કે 100 હર્ટ્ઝથી નીચેના દરે વિસ્ફોટ અવાજ પોપિંગ ધ્વનિ બનાવે છે તેથી જ તે વિસ્ફોટ જેવો દેખાય છે તે બરાબર તે પોપિંગ અવાજ કરે છે અને સ્પીકર દ્વારા વગાડવામાં આવે છે તે પોપકોર્ન પોપિંગ જેવો લાગે છે અને તેથી તેને પોપકોર્ન અવાજ પણ કહેવામાં આવે છે નીચા વિસ્ફોટનો અવાજ સ્વચ્છ ઉપકરણ પ્રક્રિયાનો ઉપયોગ કરીને પ્રાપ્ત થાય છે અને તેથી તે ડિઝાઇનરના નિયંત્રણની બહાર છે ચાલો આપણે આગળ જોઈએ જે આપણો ફ્લિકર અવાજ છે અને પછી આપણે વિસ્ફોટનો અવાજ જોઈશું તેથી ફ્લિકર અવાજ શું છે તે ફ્લિકર અવાજને 1f અવાજ પણ કહેવામાં આવે છે તેની ઉત્પત્તિ એ ભૌતિકશાસ્ત્રની સૌથી જૂની વણઉકેલાયેલી સમસ્યાઓમાંની એક છે તે જુઓ કે તે ક્યાંથી ઉદ્ભવે છે તે આપણે જાણતા નથી તે બધા સક્રિય અને નિષ્ક્રિય ઘટકોમાં હાજર છે તે આર્ધવાહકની સ્ફટિકીય રચનામાં અપૂર્ણતા સાથે સંબંધિત હોઈ શકે છે કારણ કે વધુ સારી પ્રક્રિયા તેને ઘટાડી શકે છે તેથી તેનો અર્થ શું છે કે જ્યારે આપણે જોયું કે સ્ફટિકીય માળખું શું છે સ્ફટિકીય માળખું ચાલો આપણે સિલિકોનમાં કહીએ કે આપણે 100 જોયું છે તે એક અભિગમ સ્ફટિકીય માળખું છે પરંતુ જો સ્ફટિકીય બંધારણમાં અપૂર્ણતા હોય તો સ્ફટિકીય બંધારણ કેવી રીતે હોય છે પછી તે કારણ બની શકે છે કે આપણે જાણતા નથી પરંતુ આ માત્ર એક સિદ્ધાંત છે તે ફ્લિકર અવાજ ઉત્પત્તિનું કારણ બની શકે છે પરંતુ સ્ફટિકીય માળખું અથવા સ્ફટિકીય બંધારણમાં અપૂર્ણતાને ઘટાડીને સામગ્રીની વધુ સારી રીતે પ્રક્રિયા કરવાથી ફ્લિકર અવાજ ઘટશે ફ્લિકર અવાજ ઓછો થશે આ આપણી પાસે છે તે આપણે ધારી રહ્યા છીએ ફ્લિકર અવાજની કેટલીક લાક્ષણિકતાઓ શું છે કે તેથી ફ્લિકર અવાજ વધે છે આવર્તન ઘટે છે જુઓ કારણ કે અમને જે મળ્યું છે તે એ છે કે જ્યારે આપણે આવૃતિ વધારીએ છીએ ત્યારે ફ્લિકર અવાજ ઘટે છે અથવા આવૃતિ વધારતા અવાજ ઘટે છે એટલે જ નામ 1 બાય f નોઈઝ આપવામાં આવ્યું છે જેમ તમે અહીં જુઓ છો 1 f અવાજ તે ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં dc પ્રવાહ સાથે સંકળાયેલ છે તે એક ઓક્ટેવમાં અથવા દરેક ઓક્ટેવ અથવા દાયકામાં સમાન શક્તિ ધરાવે છે ચાલો આપણે આગળ જોઈએ કે જે વિસ્ફોટનો અવાજ છે વિસ્ફોટ અવાજ શું છે વિસ્ફોટના અવાજમાં બે અથવા વધુ સ્તરો વચ્ચેના સંક્રમણ જેવા પગલાંનો સમાવેશ થાય છે તે અર્ધવાહક સામગ્રીમાં અપૂર્ણતા સાથે સંબંધિત છે અને ભારે આયન પ્રત્યારોપણ ધરાવે છે અને ત્યાં એક ભારે આયન પ્રત્યારોપણ છે જે તમે જોશો અથવા તમે જોશો કે ત્યાં એક વિસ્ફોટનો અવાજ છે જે સો માઇક્રો વોલ્ટ ઊંચો છે જે મિલિસેકન્ડ સુધી ચાલે છે તમે જુઓ છો કે 100 હર્ટ્ઝથી નીચેના દરે વિસ્ફોટ અવાજ પોપિંગ ધ્વનિ બનાવે છે તેથી જ તે વિસ્ફોટ જેવો દેખાય છે તે બરાબર તે પોપિંગ અવાજ કરે છે અને સ્પીકર દ્વારા વગાડવામાં આવે છે તે પોપકોર્ન પોપિંગ જેવો લાગે છે અને તેથી તેને પોપકોર્ન અવાજ પણ કહેવામાં આવે છે તેથી તે અપૂર્ણતા અર્ધવાહક સાથે સંબંધિત છે તેમાં ભારે આયન પ્રત્યારોપણ છે તે સંક્રમણ જેવું અચાનક પગલું છે અને વોલ્ટેજ 100 માઇક્રોવોલ્ટ જેટલું ઊંચું છે જે કેટલાંક મિલીસેકન્ડ્સ સુધી ચાલે છે તેથી જ્યારે તમે સ્પીકરને જોડો છો અને તમને 100 હર્ટ્ઝની આવૃતિથી 100 હર્ટ્ઝની નીચે 100 હર્ટ્ઝની નીચે પોપિંગ અવાજ સંભળાશે અને પોપકોર્ન પોપિંગ જેવા અવાજ ને કારણે તેને પોપકોર્ન અવાજ પણ કહેવામાં આવે છે સ્વચ્છ ઉપકરણ પ્રક્રિયાનો ઉપયોગ કરીને નીચા વિસ્ફોટનો અવાજ પ્રાપ્ત થાય છે અને તેથી વિસ્ફોટના અવાજ વિશેની પ્રણાલી નિયંત્રણની બહાર છે હિમપ્રપાત અવાજ જ્યારે PN જંકશન રિવર્સ બ્રેકડાઉન ઢબમાં ચલાવવામાં આવે ત્યારે હિમપ્રપાતનો અવાજ સર્જાય છે જંકશનના અવક્ષય ક્ષેત્રની અંદર મજબૂત રિવર્સ ઈલેક્ટ્રી ક્ષેત્રના પ્રભાવ હેઠળ ઈલેક્ટ્રોન પાસે પૂરતી ગતિશક્તિ હોય છે તેઓ સ્ફટિક જાળીના અણુઓ સાથે અથડાય છે વધારાના ઇલેક્ટ્રોન હોલ જોડી બનાવે છે આ અથડામણો કેવળ અવ્યવસ્થિત હોય છે અને ગોળીના અવાજની જેમ યાદચ્છિક પ્રવાહ પલ્સ ઉત્પન્ન કરે છે પરંતુ તે વધુ તીવ્ર હોય છે જ્યારે રિવર્સ્ડ બાયસ્ડ જંકશનના અવક્ષય પ્રદેશમાં ઇલેક્ટ્રોન અને છિદ્રો હિમપ્રપાતની અસર પેદા કરવા માટે પૂરતી ઊર્જા મેળવે છે ત્યારે મોટા અવાજ સ્પાઇક્સની યાદચ્છિક શ્રેણી પેદા થશે સામગ્રી પર નિર્ભરતાને કારણે અવાજની તીવ્રતાનું અનુમાન લગાવવું મુશ્કેલ છે હવે ચાલો વધુ એકપ્રકારનના અવાજ વિશે વાત કરીએ જે હિમપ્રપાત અવાજ છે તેથી હિમપ્રપાત જ્યારે રિવર્સ બ્રેકડાઉન મોડેલમાં PN જંકશન ઓપરેટ કરવામાં આવે છે ત્યારે હિમપ્રપાત અવાજ સર્જાય છે રિવર્સ બ્રેકડાઉન મોડલમાં જનરેટેડ ઓપરેટ ક્યારે થાય છે તેથી જંકશન અવક્ષય ક્ષેત્ર સાથે મજબૂત વિપરીત ઇલેક્ટ્રિક ક્ષેત્રના પ્રભાવ હેઠળ શું થાય છે ઇલેક્ટ્રોન પાસે પૂરતી ગતિ ઊર્જા હોય છે તેઓ વધારાની ઇલેક્ટ્રોન જોડી બનાવવા માટે સ્ફટિક જાળીના અણુઓ સાથે અથડાય છે તમે જોશો કે જ્યારે તમે પ્રદેશને ખાલી કરો છો ત્યારે ઇલેક્ટ્રોન પાસે પૂરતી ગતિ ઊર્જા હશે અને તે સ્ફટિકો સાથે અથડાશે કારણ કે તમે જોઈ શકો છો કે તે અહીં સ્ફટિકો સાથે અથડાઈ રહ્યું છે અને આ ઇલેક્ટ્રોનને આગળ ઇલેક્ટ્રોન સ્થાપિત કરે છે અને વધારાની ઇલેક્ટ્રોન હોલ જોડી બનાવે છે આ અથડામણો કેવળ યાલચ્છિક છે અને તે ગોળીનો અવાજ જેવા જ યાદચ્છિક પ્રવાહ પલ્સ ઉત્પન્ન કરે છે પરંતુ વધુ તીવ્ર બરાબર છે જ્યારે વિપરીત પક્ષપાતી જંકશનના અવક્ષય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન અને છિદ્રો હિમપ્રપાતની અસર પેદા કરવા માટે પૂરતી ઊર્જા મેળવે છે ત્યારે મોટા અવાજના સ્પાઇક્સની યાદચ્છિક શ્રેણી પેદા થશે સામગ્રી પર તેની નિર્ભરતાને કારણે અવાજની તીવ્રતાનું અનુમાન લગાવવું મુશ્કેલ છે તેથી વધુ કે ઓછા તમે જુઓ કે અમને શું મળ્યું છે વધુ કે ઓછું તે અર્ધવાહક સામગ્રી પર આધારિત છે ખાસ કરીને માત્ર થર્મલ અવાજ જ આપણે જોયો છે કે જે તાપમાનના પર આધાર રાખે છે તેથી આગળના વર્ગમાં આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરની ડેટા શીટ ઝડપથી જોઈશું અને અમે ડેટા શીટમાં કેટલાક પરિમાણો જોશું આ સમગ્ર અભ્યાસક્રમમાં કેટલાક પરિમાણોની ચર્ચા પહેલાથી જ કરવામાં આવી છે જ્યારે તમે ડેટા શીટ ખોલશો ત્યારે તમને તે જોવા મળશે જે અમે પહેલાથી જ ચર્ચા કરી ચૂક્યા છે જે ડેટા શીટમાં ઉલ્લેખિત છે બીજા કેટલાક વધારાના પરિમાણોની આપણે ચર્ચા કરીશું અને પછી આપણી પાસે છેલ્લું વર્ગ હશે જે અમારું પુનરાવર્તન વર્ગ હશે જેમાં આપણે ધોરણ 1 થી અત્યાર સુધી જે કંઈ કર્યું છે તે હશે પરંતુ થોડા વધુ ઝડપી ઢબમાં તેથી અમે અત્યાર સુધી જે કંઈ કર્યું છે તે તમને યાદ છે તે પછી અમારી પાસે પ્રયોગ વર્ગો હશે તે પછી પ્રયોગના વર્ગો હશે જ્યાં હું તમને બતાવીશ કે બ્રેડબોર્ડ પર સર્કિટ કેવી રીતે અમલમાં મૂકવી અને સર્કિટના કેટલાક ઉકેલો ઠીક કરવા માટે સિમ્યુલિંકનો ઉપયોગ કેવી રીતે કરવો વોલ્ટેજ લાગુ કરવા માટે તમે જુઓ કે અમે વાંચનાલયમાંથી ઘટકો એકત્ર કરીશું અમે એક સર્કિટ બનાવવા માટે આ ઘટકોને જોડીશું અમે સિગ્નલ લાગુ કરીશું અને તમે જોશો કે સિમ્યુલિંકમાં ઓસિલોસ્કોપનો ઉપયોગ કરીને આઉટપુટમાં શું ફેરફાર છે જે ફક્ત સિમ્યુલેશન સોફ્ટવેર છે પરંતુ અમે ઓસિલોસ્કોપ આવૃતિ જનરેટર અને ડીસી પાવરનો ઉપયોગ કરીને બ્રેડબોર્ડનો ઉપયોગ કરીને સમાન અભ્યાસ પણ કરીશું અમે ફક્ત ત્રણ સાધનોનો ઉપયોગ કરીશું અને અમે ઓપરેશનલ એમ્પ્લીફાયરથી સંબંધિત વિવિધ પ્રકારના સર્કિટ બનાવીશું તેથી ત્યાં સુધી તમે કાળજી લો આ ચોક્કસ વ્યાખ્યાન વાંચો અને હું તમને આગામી વ્યાખ્યાનમાં જોઈશ